પ્રથમ તે પેટન્ટ એપ્લિકેશનની સાથે કામચલાઉ અથવા સંપૂર્ણ હોવું જોઈએ તથા આપણે કામચલાઉ અને સંપૂર્ણ વચ્ચેના તફાવતનો ઉલ્લેખ કરવો પડશે જો તમે પહેલા કામચલાઉ ફાઇલ કરવાના વિકલ્પને અનુસરો છો તો પછી 12 મહિનાની અવધિમાં તમારે તેને અનુસરીને સંપૂર્ણ સ્પષ્ટીકરણ સાથે ફાઇલ પૂરી કરવી પડશે તેથી કામચલાઉ સ્પષ્ટીકરણ તમને પ્રાધાન્યતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે પરંતુ જો તમે તેને અનુસરો છો તો તમારે 12 મહિનાની અંતર્ગત તેના સંપૂર્ણ સ્પષ્ટીકરણ સાથે ફાઇલ કરવી પડશે હવે એપ્લિકેશન ફાઇલ કરતી વખતે બીજી આવશ્યકતા એ ડ્રોઇંગની આવશ્યકતા છે જો તમારી શોધ ડ્રોઇંગ દ્વારા વર્ણવી શકાતી હોય તો તમારે ડ્રોઇંગ્સની જરૂર પડશે દાખલા તરીકે મોટાભાગની યાંત્રિક આવિષ્કારો યાંત્રિક અને ફરતા ભાગોની શોધમાં ડ્રોઇંગની જરૂર પડે છે તેમ છતાં જો તમે ડ્રોઇંગ ફાઇલ નહીં કરો તો પેટન્ટ કન્ટ્રોલર તમને ડ્રૉઇંગસ વિશે પૂછી શકે છે જ્યારે પેટન્ટ અધિકારી તમારી પેટન્ટ અરજી પર કાર્યવાહી કરે છે અને ત્રીજી વસ્તુ તમારે પેટન્ટની અરજી કરવાના સમયે વિદેશી ફાઈલિંગને લગતી વિગતો પેટન્ટ ઓફિસે આપવી જરૂરી છે જો તમે ભારતમાં કોઈ અરજી દાખલ કરી હતી અને વિશ્વભરની વિદેશી અરજીઓનું અનુસરણ કર્યું છે તો તમારે ભારતીય પેટન્ટ ઓફિસને તે અરજીઓના કબજા વિશે જાણ કરવાની જરૂર છે હવે તે પેટન્ટ ઓફિસ એના વિશે વધુ જાણવા માંગશે કે અન્ય પેટન્ટ ઓફિસો સમાન એપ્લિકેશન સાથે કેવી રીતે વ્યવહાર કરે છે આમ અરજદારે ફોર્મ 3 હેઠળ બાહેંધરી આપતી અરજી જમા કરવી પડશે અને ચોથી વસ્તુ અરજદારે અરજી સાથે અગ્રતા દસ્તાવેજ જમા કરવાના હોય છે કેટલાક કેસોમાં અગ્રતા દસ્તાવેજ વિદેશી પેટન્ટ ઓફિસમાં ફાઇલ કરેલો દસ્તાવેજ હોય છે હવે તમારે સંમેલન એપ્લિકેશન રૂટ અથવા પીસીટી રૂટને અનુસરીને અગ્રતા દસ્તાવેજ ફાઇલ કરવાનો રહેશે અગ્રતા દસ્તાવેજના આધારે તમને જુદા જુદા દેશોમાં પ્રવેશ કરવાની પ્રાધાન્યતા મળે છે તેથી સંમેલન એપ્લિકેશનના કિસ્સામાં તમે જે પણ પ્રાધાન્યતા દસ્તાવેજોનો ઉપયોગ કરો છો તેની નકલો ભારતીય પેટન્ટ ઓફિસને આપવી પડશે તે પછી શોધકર્તા શિપના સંદર્ભમાં શોધકર્તા કોણ છે તેનું નામ રાષ્ટ્રીયતા અને શોધકનું સરનામું અંગે ઘોષણા થાય છે ત્યાર બાદ મુખત્યારનામાને કે તેના બદલે તેમના સત્તાધિકારીને ફોર્મ 26 ભરવું પડશે ત્યારબાદ જરૂરી ફી ચૂકવીને અધિકારનો પુરાવો અને અરજી કરવાનો અધિકાર આપવામાં આવશે જે અગાઉ એપ્લિકેશન ફાઇલ કરવાની સાથે તે કરવાનું હતું હવે તે જોગવાઈ હટાવવામાં આવી છે અને તમે અરજીઓ કર્યા પછી પણ તમને અધિકારનો પુરાવો ફાઇલ કરવા માટેનો સમય આપવામાં આવે છે તમે અરજી કર્યા પછી પણ હવે અધિકારનો પુરાવો દાખલ કરી શકો છો સાબિતીના અધિકાર અંગે આપણે પહેલેથી જ ચર્ચા કરી હતી જ્યારે કોઈ શોધક તેની શોધ બીજા વ્યક્તિને સોંપે છે ત્યારે એમ્પ્લોયર અથવા કંપની જ્યાં તે કામ કરે છે તે જણાવાનું રહે છે ત્યારબાદ જ્યારે તે પેટન્ટ એપ્લિકેશનને ફાઇલ કરે છે ત્યારે તેના અધિકારના પુરાવા બતાવવાના રહેશે તથા અરજદારે શોધ કેવી રીતે આપી તે દસ્તાવેજો સાથે દર્શાવવું પડશે